આમ ફરીથી પાછા આવો બરાબર આમ આમ જ આ 2 સમીકરણો તમે મેટ્રિક્સ ફોર્મમાં લખી શકો છો બરાબર આમ તે 1 R 1 1 R 2 છે અને આ 1 R21 R 2 1 R2 છે અને તે v 1 v 2 એ 4 6 ની બરાબર છે આમ આ 2 પ્રશ્નો હમણાં હલ થઈ શકે છે પરંતુ અહીં તે ફક્ત 2 છે તમે જેને ફક્ત 2 કહો છો આમ સરળતાથી તમે હલ કરી શકો છો મેટ્રિક્સ ઓપરેશન આવશ્યક છે ફક્ત તમે તેના પછીના કોઈને બદલી શકો અને તમે તેને સરળતાથી હલ કરી શકો છો પરંતુ જો તમે તે હોવ તો તમે તેને કહો છો જો તે 2 2 4 અથવા 5 કરતા વધારે કંઈક ગણે છે જે ગણાય છે તો તમારે કેટલીક તકનીકોનું પાલન કરવું પડશે આમ ફક્ત ક્રેમર નો નિયમ અહીં ચર્ચા કરશે અને એક નાની તકનીક હું તમને બતાવીશ જે ફક્ત 2 ગુણ્યા 2 મેટ્રિક્સ માટે જ માન્ય છે બરાબર આમ આ એક સાથે સમીકરણો અને ક્રેમર નો નિયમ છે આમ સર્કિટ એનાલિસિસ માટે થોડુંક કારણ કે મેં વિચાર્યું હતું કે થોડો વિચાર જરૂરી છે આમ આમ જ મેં આ વસ્તુ લીધી છે બરાબર આમ એકીકૃત સમીકરણોનો સમૂહ માનવામાં આવે છે તેવું સમીકરણ 1 1 x 1 બરાબર છે હું તેને આ રીતે બનાવું છું તે a 1 1 x 1 a 1 2 x 2 એ b 1 સમાન છે આ સમીકરણ 1 એક સમીકરણ તેવી જ રીતે a 21 x 1 a 2 2 x 2 a 2n xn આ a b 2 છે એ જ રીતે છેલ્લું એક 1 x 1 an 2 x 2 માફ કરો એક1 x 1 an 2 x 2 થી ann સુધી xn તે એક bn છે ખરું આમ તમારી પાસે સંખ્યાબંધ એક સાથે સમીકરણો છે અને bn તમે લખો છો આમ આ સમીકરણ જો તમે આ સમીકરણને મેટ્રિક્સ સ્વરૂપમાં મૂકો છો તો હું તેને સમજાવું જો તમે આ સમીકરણને મેટ્રિક્સ સ્વરૂપમાં મૂકો છો તો પછી તેને આની જેમ બનાવી શકો છો કે 1 1 આ એક મેટ્રિક્સ છે આ મેટ્રિક્સ છે તે 1 1 છે પછી 1 2 છે 1n આ બધી વસ્તુઓ થોડુંક તમે મેટ્રિક્સ પ્રકરણમાં ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કર્યો છે અને આ મેટ્રિક્સ છે આ છે x 1 x 2 xn આમ મેટ્રિક્સ એ n ગુણ્યા n છે અને આ x એ ખરેખર 1 વેક્ટર છે આ b 1 b 2 bn તે ખરેખર b છે અથવા જેને તમે 1 વેક્ટરમાં કહો છો બરાબર છે આમ આ ખરેખર સમીકરણ 10 તરીકે આપવામાં આવ્યું છે આમ આ સમીકરણ તેને AX એ b બરાબર તરીકે લખી શકાય છે અથવા x એ હલ કરેલા a inverse b ની બરાબર છે પરંતુ કોઈપણ રીતે કેટલીકવાર ઇન્વર્સ ન કરો આમ તમે કોમ્પ્યુટેશનલ કાર્યક્ષમતા માટે યોગ્ય છે આવા લીનીયર સમીકરણો હલ કરવા માટે વિવિધ પદ્ધતિને અનુસરો છો હવે આ ખરેખર AX એ Bની બરાબર છે હવે એ મેટ્રિક્સ બરાબર છે આ એ a 1 1 a 1 2 a 1n a 21 a 2 2 a 2n પછી ટર્મ 1 an 1 an 2 ann છે એ જ રીતે x એ x 1 x 2 એ xn સુધી અને B એ b 1 b 2 bn જેટલું છે આમ n મેટ્રિક્સ માં સ્ક્વેર મેટ્રિક્સ n છે જ્યાં x અને b એ કોલમ વેક્ટર છે જે 1 મેટ્રિક્સ માં છે આમ તે ખરેખર કોલમ n 1 છે n 2 1 ને n ગુણ્યા 1 મેટ્રિક્સ માં લખી શકે છે આમ સમીકરણને હલ કરવા માટેની ઘણી પદ્ધતિઓ છે આ ઉપરોક્ત સમીકરણ AX B ની બરાબર છે તે પાછલું અવેજી ah ગૌસીયન એલિમિનેશન મેટ્રિક્સ ઇન્વર્શન ક્રેમર નો નિયમ અને આંકડાકીય વિશ્લેષણ છે આવી વસ્તુને હલ કરવા માટે ઘણી પદ્ધતિઓ હોઈ શકે છે પરંતુ અરજી કરવી પડશે જે ગણતરીત્મક રીતે કાર્યક્ષમ હશે પરંતુ કોઈ પણ રીતે કોઈ કમ્પ્યુટર કોડ અથવા કંઈપણ લખશે નહીં આમ ફક્ત તે જ બાબતોને હલ કરવી પડશે જે વર્ગખંડમાં ઉકેલી શકાય તેવું હોઈ શકે છે કારણ કે વર્ગખંડની કવાયત તે મુજબ જોશે બરાબર છે મારે તે વર્ગખંડમાં જોવાનું છે કે આ ઝડપથી કેવી રીતે હલ કરી શકે છે આમ ક્રેમર નો નિયમ ખરેખર ઉપયોગ એક સાથે સમીકરણો હલ કરવા માટે થઈ શકે છે ક્રેમર ના નિયમ મુજબ સમીકરણ 2 10 ના ઉકેલમાં જે AX છે તે બરાબર B છે આ તે છે કે જો સમીકરણ AX હોય તો બરાબર B બરાબર જ્યારે તમે આ સમીકરણને હલ કરો છો આમ તેને સરળતાથી હલ કરી શકાય છે x 1 ડેલ્ટાની બરાબર છે 1 ડેલ્ટા ભાગ્યા 1 જોશે કે ડેલ્ટા 1 શું છે અથવા ડેલ્ટા x 2 ડેલ્ટા ભાગ્યા ડેલ્ટા 2 ની બરાબર છે અને xn સુધીડેલ્ટા ભાગ્યા ડેલ્ટન છે આમ ડેલ્ટા 1 ડેલ્ટા 2 થી ડેલ્ટા n અને પછી ડેલ્ટાને શોધવાનું છે આમ ડેલ્ટા એ ડેલ્ટાસ એ ડીટેર્મિનન્ટ છે પરંતુ કેટલીક પ્રક્રિયાઓ જાણવી પડશે કે તેને કેવી રીતે ઝડપથી હલ કરવી બરાબર આમ આ કિસ્સામાં તે શું કરશે જે ડેલ્ટા એ ડીટેર્મિનન્ટ છે અને પછી ડેલ્ટા 1 ડેલ્ટા 2 બધા ડેલ્ટા એન પણ નિર્ણાયક છે પરંતુ આ કેવી રીતે પ્રાપ્ત કરવું જ્યાં ડેલ્ટા આ ડેલ્ટા દ્વારા આપવામાં આવેલ ડીટેર્મિનન્ટ છે તે આ ડીટેર્મિનન્ટ ની સમાન છે તમને ખબર છે કે આ મૂળરૂપે તે a 1 1 a 1 2 a 1n a 21 a 2 2 a 2n અને an 1 an 2 ann છે એક 2 એન આ ડીટેર્મિનન્ટ ડેલ્ટા છે હવે ડેલ્ટા 1 ડેલ્ટા 2 માટે તમે શું કરશો બરાબર ફક્ત તમે જુઓ કે તમે જે કરી શકો છો તે ડેલ્ટા 1 માટે છે તમારે x 1 શોધવા પડશે ડેલ્ટા 1 ડેલ્ટા કહેવા માટે x 1 બરાબર x 2 ડેલ્ટા ભાગ્યા ડેલ્ટા 2 કહેવા માટે બરાબર છે અને xn ડેલ્ટા ભાગ્યા ડેલ્ટા બરાબર છે આમ કેવી રીતે કરશે તે આ છે કે જો તમે પ્રથમ કોલમ છો તો આ પ્રથમ કોલમ ફક્ત તમે b 1 b 2 અને bn બદલો છો બાકીના સમાન રહેશે આમ તે જે કંઇ પણ ડીટેર્મિનન્ટ આવશે તે ડેલ્ટા હશે આમ જ b 1 b 2 bn બાકીના બધા તત્વો અહીંથી બધા તત્વો આ બધા તત્વો તે બધા તત્વો સમાન છે ફક્ત ડેલ્ટા 1 માટે તમે 1 1 ની આ પ્રથમ કોલમ બદલો a 1 1 a 21 એક સ્થાન સુધી b 1 b 2 bn બદલો ફક્ત તેને બદલો અને ડેલ્ટાની ગણતરી કરો એ જ રીતે તે સમજાવું તે ડેલ્ટા 1 મેળવો આમ ડેલ્ટા 2 ની જેમ ડેલ્ટા 2 ના કિસ્સામાં તમે b 1 b 2 બીજી કોલમ કોલમ તે બદલો મારો અર્થ એ છે કે આ મેટ્રિક્સ નો બીજો કોલમ આ બીજો કોલમ છે બરોબર આ બીજી કોલમ છે આ એક સેકંડ છે આ તે બીજી કોલમ છે આ તે તમે b 1 દ્વારા બદલો છો b 2 બાકીના બધા ઓ તત્વ સમાન રહેશે બધા તમે તેને બદલો પછી તમે ડેલ્ટા 2 મેળવશો તે જ રીતે ડેલ્ટન માટે તમે છેલ્લા b 1 b 2 and bn બદલો બાકીના બધા ઘટક સમાન રહેશે તમને ડેલ્ટા n મળશે આ રીતે ડેલ્ટા 1 ડેલ્ટા 2 ડેલ્ટા 2 બધા નિશ્ચિત હોઈ શકે છે ગણતરી કરી શકાય છે બરાબર પછી નિરાકરણ પછી તમને ડેલ્ટા 1 ડેલ્ટા 2 સુધી મળશે પછી x 1 ડેલ્ટા 1 બરાબર છે 1 ડેલ્ટા x 2 ડેલ્ટા 2 બરાબર છે 2 x ડેલ્ટા સુધી છે x 2 છે ડેલ્ટા 2y ડેલ્ટા સમાન છે આમ આ રીતે તમે સરળતાથી ઉકેલી શકો છો તે ફક્ત એક કોલમ બદલો ફક્ત તેને શિફ્ટ કરો ખરું તો ચાલો હું તેને સમજાવું આમ હવે પ્રશ્ન એ છે કે તેને કેવી રીતે બનાવવો હવે જો ડેલ્ટા મેટ્રિક્સ નો ડીટેર્મિનન્ટ છે અને ડેલ્ટા કે મેટ્રિક્સ A ની B કોલમ ને બદલીને રચિત મેટ્રિક્સ નો ડીટેર્મિનન્ટ છે આમ ફક્ત તે સ્પષ્ટ છે કે ક્રેમર નો નિયમ ત્યારે જ લાગુ પડે છે જ્યારે તમે તે કહો કરો તે ડેલ્ટા 0 ની બરાબર નથી કારણ કે તે 0s દ્રારા ભાગશે આમ શક્ય નથી આમ જ્યારે ડેલ્ટા 0 ની બરાબર હોય ત્યારે સમીકરણોનો સમૂહનો કોઈ અનન્ય સમાધાન હોતો નથી કારણ કે સમીકરણો લીનીયર ડીપેન્ડેન્ટ હોય છે ખરું આમ તે કિસ્સામાં સમીકરણનો કોઈ અનન્ય સમાધાન નથી જ્યાં સમીકરણો લીનીયર ડીપેન્ડેન્ટ હોય છે આમ ડીટેર્મિનન્ટ ડેલ્ટાની કિંમત પ્રથમ રો સાથે વિસ્તૃત કરીને મેળવી શકાય છે આ પ્રથમ રો ના વિસ્તરણ સાથે રેખાંકિત છે આમ તે કેવી રીતે કરશે આમ જો તે થોડુંક મોટું જેવું આપવામાં આવે તો મેં a 1 1 a 1 2 a 1 2 સુધી a 1n લખ્યું છે તો પછી a 21 a 2 2 a 2 2 સુધી a 2n એ જ રીતે a 2 1 a 2 2 a 2 2 સુધી a 2n અને પછી an 1 an 2 an 2 સુધી હવે જો તમે આ જેમ લખો તો તમારે આ વસ્તુ લખવી પડશે આમ ચાલો આપણે આ પ્રથમ a 1 1 M 1 1 લખી રહ્યા છીએ મૂળભૂત રીતે પ્રથમ રો ની સાથે વિસ્તરણ મેળવી શકાય છે તેનો અર્થ એ કે પ્રથમ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે કોલમ મુજબનું પણ બંને જોઈ શકશે બરાબર છે આમ તે સ્થિતિમાં 1a 1 1 M 1 1 a 1 2 M 2 a 1 2 M 1 2 ડોટ 1 થી 1 n પછી a 1n M 1n બરાબર આમ જ્યાં આ ડીટેર્મિનન્ટ પછીથી જોશે આમ તે જુઓ આ આ એક 1 છે અમારું ઉદ્દેશ M 1 1 M 1 2 M 1 2 શોધવા માટે છે અને છેલ્લું n ગુણ્યા a 1n ગુણ્યા M 1n છે ખાસ કરીને છેલ્લી ટર્મ પર નજર નાખો 1 થી 1 n સુધી આમ જો તમે M મેટ્રિક્સ ને જાણો છો તો પછી આ m 1 નક્કી કરનારા M 1 1 M 1 2 M 1n સુધી ડીટેર્મિનન્ટ તો પછી સરળતાથી ઉકેલી શકાય છે બરાબર આમ તે કેવી રીતે મેળવવું ચાલો હું તેને સમજાવું આમ આ ખરેખર આ છે જ્યાં માઈનર M ij ann 1 છે મેટ્રિક્સ ફોર્મનો ડીટેર્મિનન્ટ i રો અને j મી કોલમ ને બહાર કાઢીએ બરાબર આમ પછીથી જોશે કે તમે તેને ફક્ત ith કરવું અને jth કોલમ છે ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે કારણ કે તે હશે તે ફક્ત 1 મિનિટ હશે તેને માફ કરશો તે n 1 ગુણ્યા 1 મેટ્રિક્સ હશે તે છે માનો કે તે M I j છે આમ હું કહું છું કે i 2 ની બરાબર છે અને j બરાબર 2 છે તેનો અર્થ બીજી રો અને ત્રીજી કોલમ આમ જો તમે માની લો કે બીજી રો ની બાકીની જગ્યા i રો માનું છું આ કહે છે આ ત્યાં નથી i રો અને j કોલમ નથી આમ તે જ છે જે ત્રીજી કોલમ ની બરાબર છે આમ ફક્ત આ 2 જશે બાકીના તત્વો હશે બરાબર આમ તે મુજબ તે 1 ગુણ્યા n 1 મેટ્રિક્સ થશે આમ બાકીના તત્વો આ એક આ એક આ બધા ત્યાં હશે બરાબર અને આ ત્યાં સંપૂર્ણપણે જશે નહીં પરંતુ આ એક આ એક આ બાજુ હશે આ ત્યાં નહીં હોય આમ આ રો ઓની કોલમ તમારી પાસે છે તમારે બાકીના મેટ્રિક્સ ઓર્ડર M માઈનર n 1 ગુણ્યા 1 હશે કારણ કે એક રો અને એક કોલમ સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવી છે બરાબર તો ચાલો હું તેને સમજાવું ખરું આમ તે જ રીતે પ્રથમ કોલમ સાથે વિસ્તરણ કરીને ડેલ્ટાની કિંમત પણ મેળવી શકાય છે જો તમે આને બદલે રો ઓને બદલે જો તમે આ પ્રથમ કોલમ સાથે વિસ્તૃત કરો છો તો તે પણ તે તમને મળશે જે તમને ડેલ્ટાની કિંમત કહે છે આમ તેને સમજાવું આમ જો તમે તેને બનાવો જો તમે આ કરો તો પછી તે ડેલ્ટા હશે તેa 1 1 M 1 1 a 21 M 21 ની બરાબર છે કારણ કે કોલમ તરફ આગળ વધી રહ્યા છીએબરાબર આમ કોલમ તરફ વિસ્તરિત થાય છે આમ a 1 1 M 1 1 પછી a 2 a 21 M 21 પછી a 2 1 M 2 1 સુધી 1 an 1 Mn 1 પણ જ્યારે હું આ બરાબર સમજાવું છું અને પછી તે આવી રહ્યું છે 1 પછી 1n 1n આ તમે વિસ્તૃત કરી રહ્યાં છો તે પ્રથમ રો સાથે વિસ્તૃત કરો છો પરંતુ તે જ વસ્તુ પ્રથમ કોલમ સાથે મળી જશે આમ બીજું સમીકરણ તે સાથે છે જેને તમે પ્રથમ કોલમ કહો છો બરાબર આમ આ a 1 1 M 1 1 a 21 આ વસ્તુ છે માની લો કે a 2 ગુણ્યા મેટ્રિક્સ માટે a 2 ગુણ્યા મેટ્રિક્સ ડીટેર્મિનન્ટ માટે જ એક સરળ a 1 1 a 2 2 a 1 2 a 21 તમે જાણો છો માની લો કે a 1 1 a 1 2 a 1 2 મેટ્રિક્સ માટે તે માટેનો દેખાવ છે હું માનું છું કે મહત્તમ 2 ગુણ્યા 2 સુધી ઉકેલાશે 4 વિશે વિચારશે નહીં કારણ કે સરળતાથી તેનું નિરાકરણ થઈ શકે છે હું જાણું છું પરંતુ તે વધુ સમય માંગી લેશે પરંતુ તમે તેને 2 ગુણ્યા 2 મેટ્રિક્સ તરીકે કહો છો ત્યાં સુધી જ હલ થશે તે રીતે સોંપણીમાં સમસ્યા ઘડશે બરાબર આમ આ એક સરળ ડેલ્ટા a 1 1 a 1 2 a 1 2 પછી a 21 a 2 2 a 2 2 પછી a 2 1 a 2 2 a 2 2 ની બરાબર છે હવે જો તમે આનો વિસ્તાર કરો છો જો તમે આનો વિસ્તાર કરો છો તો તમે કોલમ ની દિશામાં a 1 1 a 21 a 2 1 છે અને જો તમે છેલ્લું સૂત્ર જોશો તો તે છે આ છેલ્લી એક કે જે નવમી ટર્મ છે તે તમે તેને કહો છો જો તમે n મી પદ જુઓ છો તો તે ફક્ત પકડી રાખવા માટે છે જો તમે નવમી ટર્મ જોશો તો તે છે 1 થી n 1 પછી એક 1 પછી Mn 1 બરાબર આ હવે તમે જે કરો છો તે તમે 1 ની બરાબર n બરાબર 2 અને 2 ની બરાબર છે આમ તે છે 1 વર્ગ પછી a 1 1 પછી M 1 1 એ જ રીતે જો તમે 2 ની બરાબર છે તો તે હશે 1 ઘન આમ ટર્મ પછી આવશે a 21 M 21 જો તમે નાખ્યો 2 ની બરાબર છે તો તે હશે 1 પાવર 4 છે આમ તે પછી a 2 1 M 2 1 હશે તો ચાલો હું તેને સમજાવું બરાબર આમ આમ જ જ્યારે તમે આનો વિસ્તાર કરો ત્યારે તે આની જેમ આવી રહ્યું છે બરાબર માની લો કે 1 1 પ્રથમ એક પછી 1 અને 1 ને તે આ વસ્તુ છે જે તમે છો જેને તમે કહો છો પછી તમે આ છો જો તમે આ સૂત્ર પર જાઓ એમ એન 1 ફક્ત તમે ફક્ત આ જુઓ ઉદાહરણ તરીકે બધું સરખા રહેશે એટલે કે mn 1 કહે છે તો પછી તમે 1 લખી રહ્યા છો પછી 1 પર પાવર 1 હવે જો તમે તે જોશો તો તે a 1 1 ની બરાબર છે એટલે કે એ 1 1 છે ત્યાં 1 ની બરાબર 1 એટલે આ છે 1 વર્ગ છે આમ તે હશે પછી આ શબ્દ a 1 1 આવતા પછી M 1 1 આમ i રો અને M 1 1 નો અર્થ અહીં i 1 ની બરાબર અને j બરાબર 1 છે I રો અને j કોલમ તમે દૂર કરો બરાબર આમ i રો નો અર્થ એ છે કે તમે દૂર કરેલી પ્રથમ એક રો ની પ્રથમ કોલમ તો આ પહેલી રો છે અને આ પહેલી કોલમ છે જો તમે બાકીનાને દૂર કરો તો તે a 2 2 a 2 2 a 2 2 a 2 2 આમ a 2 2 a 2 2 a 2 2 a 2 2 હશે તો તે સમજી શકાય તેવું છે ખરું કોઇ વાંધો નથી બીજો એક તેને સમજાવું બીજો આવશે બરાબર બીજું તે ફરીથી કહે છે માફ કરશો તે ફરીથી ફક્ત પકડી રાખો મને તેને સમજાવું ફક્ત પકડી રાખો આમ બીજામાં તે ફરીથી તે જ શબ્દ છે i n 1 લખી રહ્યો છું પછી 1 પછી M n 1 છે હવે આ કિસ્સામાં બીજી ટર્મ n બરાબર 2 છે તેનો અર્થ છે તે છે 1 પાવર 2 થી પછી a 21 પછી M 21 બરાબર આમ 1 ગુણ્યા 2 પાવરનો અર્થ તે છે બરાબર આમ આ ખરેખર છે 1 ઘન આમ તે બનશે a 21 ત્યાં છે અનેM 21 શું છે તો અહીં M I j i ની બરાબર 2 અને j બરાબર 1 બરાબર છે તેનો અર્થ તમે બીજી રો અને પ્રથમ કોલમ તો બીજી રો નો અર્થ એ કે આ જશે ખરું અને i બરાબર 2 એટલે i રો આમ બીજું એક જે 1 ની પ્રથમ કોલમ ની બરાબર છે અને આ તમે તેને કહો છો તે જશે તો ત્યાં શું હશે A 1 2 a 1 2 a 1 2 a 1 2 અને a 2 2 a 2 2 a 2 2 a 2 2 આમ આ રીતે તમે સરળતાથી મેળવી શકો છો આમ હું આશા રાખું છું કે આ વસ્તુઓ તમને સમજાઈ ગઈ છે ખરું આમ ચાલો હું તેને સમજાવું બરાબર એ જ રીતે છેલ્લું પણ હું તમને કહીશ કે હું માનું છું કે એક છેલ્લું પણ તમે સમજી શકશો કારણ કે 2 જેટલું બરાબર છે આમ તેa 2 1 1 4 બરાબર હશે આમ i એ 2 ની બરાબર છે તેનો અર્થ ત્રીજી રો અને પ્રથમ કોલમ આમ જ ત્રીજી રો અને પ્રથમ કોલમ દૂર થશે આ ત્રીજી રો છે આમ a 1 2 a 1 2 અને a 1 2 a 1 2 અને a 2 2 a 2 2 રહેશે તો આ રીતે તમે શોધી શકશો આ a 2 થી 2 મેટ્રિક્સ છે આમ 2 થી આગળ વધશે નહીં કારણ કે તે વધુ સમય લેશે પરંતુ આ એક પદ્ધતિ છે કે કેવી રીતે શોધવી આ મેં તે કોલમ બાજુને શું કરવું તે સમજાવ્યું છે બરાબર કોલમ બાજુની રો ઓ નહીં પણ તે જ વસ્તુ છે રો મુજબનું તમે પણ કરી શકો છો તમને તે જ પરિણામ મળશે આમ જો તમે આ બધી બાબતોને ગુણાકાર કરો છો જો તમે સરળ બનાવશો તો તમે જાણો છો કે તેને સરળ કેવી રીતે બનાવવું તો તમને મળશે આ મારો ડેલ્ટા છે બરાબર આમ તે વસ્તુ નથી કે આ પદ્ધતિ ફક્ત 2 ગુણ્યા 2 મેટ્રિક્સ માટે જ સાચી છે યાદ રાખો કે આ તે છે જે તકનીક છે જે સરળ પદ્ધતિ છે 2 ગુણ્યા 2 મેટ્રિક્સ ના ડીટેર્મિનન્ટ ને મેળવવા માટેની એક સરળ પદ્ધતિ પ્રથમને પુનરાવર્તિત કરીને છે 2 રો ઓ અને નીચે પ્રમાણે શરતોને આધારે ગુણાકાર છે તે ખૂબ જ સરળ બાબત છે પરંતુ યાદ રાખો કે તે ફક્ત 2 ગુણ્યા 2 મેટ્રિક્સ માટે જ સાચું છે 2 ગુણ્યા 2 નહીં 4 ગુણ્યા 4 પરંતુ આ તમારા માટે ખૂબ ઉપયોગી થશે અને તમે જોશો કે તમે તેને કેટલી ઝડપથી પ્રાપ્ત કરી શકો છો આમ જ હું તેને સમજાવું બરાબર તમે જે કરો છો તે તમે કેવી રીતે કરો છો તમે સમજવા માટે ખૂબ જ સરળ હોય ત્યારે તમે તે શું કરો છો આ a 1 1 ફક્ત પકડી રાખો આ એક ક્રોસ મારી પાસે a 1 1 a 1 2 a 1 2 a 21 a 2 2 a 2 2 a 2 1 a 2 2 a 2 2 છે તેને બનાવ્યું આ કેવી રીતે કરવું બરાબર તો પછી શું કરશે આ પ્રથમ 2 રો તમે આગળ પુનરાવર્તન કરો છો બરાબર પ્રથમ 2 રો તમે પુનરાવર્તન કરો છો તે a 1 1 a 1 2 છે તે a 1 1 છે આ a 1 1 a 1 2 a 1 2 છે અને a 21 a 2 2 a 2 2 a 21 a 2 2 તમે પુનરાવર્તન કરો છો તમે તેને આના જેવા બનાવો છો આમ પ્રથમ વસ્તુ 2 ગુણ્યા 2 મેટ્રિક્સ છે આ 2 ગુણ્યા 2 મેટ્રિક્સ છે અને પછી તમે શું કરો છો તમે પ્રથમ 2 રો ઓને 1 1 ને પુનરાવર્તિત કરો આ a 1 1 છે આ a 1 1 a 1 2 a 1 2 a 21 a 2 2 a 2 2 તમે પુનરાવર્તન કરો છો પછી તમે જુઓ છો કે તમને તે કેટલી ઝડપથી મળશે તે સમજાવું પછી તમે શું કરો છો તો પછી તમે શું કરો છો કે તમે ગુણાકાર બીજગણિત રકમ માટે આ a 1 1 a 2 2 a 2 2 આ ચિન્હ છે આમ a 1 1 a 2 2 a 2 2 આ જે પણ આવે છે આ a 1 1 a 2 2 a 2 2 નકારાત્મક સકારાત્મક હોઈ શકે છે તે વાંધો નથી પરંતુ તમારે જે પણ છે તે ચિહ્ન લેવું પડશે પછી આ એક તે આ બધી બાબતો છે જે મેં પછી લીધી છે a 21 પછી a 2 2 થાય પછી a 2 1 બરાબર આ તે પછી a 2 1 છે આ એક આ એક આ હશે પછી a 2 1 પછી a 1 2 પછી a 2 2 આ તે છે જેને તમે કહો છો તે બધા છે ચિન્હ મેં આ બનાવ્યું છે તે છે આ છે આ છે આ બાજુ હશે અને આ બાજુ તમે લેશો તે બાજુ છે બરાબર આમ એનો અર્થ એ કે આ તત્વો હશે પછી તે ચિહ્ન હોવા જોઈએ તેનાથી કોઈ ફરક પડતો નથી તો પછી તમે a 1 2 લો આ a 1 2 a 2 2 a 2 1 આમ તે a 1 2 a 2 2 a 2 1 બરાબર પછી પછી આ એક a 2 2 a 2 2 a 2 2 પછી a 1 1 બરાબર અને પછી આ 2 2 a 2 2 છે અને a 1 1 છે અને તે પછી આ તે a 2 2 પછી તમે તે છો જેને તમે 1 1 1 થી a 1 થી a 21 આમ આ બધી વસ્તુઓ આ બધી બાબતો છે અને તમને જે મળશે તે ડીટેર્મિનન્ટ હશે ખરું આમ ફક્ત પ્રથમ 2 રો ઓની નકલ કરો અને આ બાજુ તમે a 1 1 લો છો તે આ છે અને આ બાજુ તમે લે છે અને ફક્ત સરળ બનાવો તમને ડીટેર્મિનન્ટ મળશે આ ફક્ત 2 ગુણ્યા 2 માં 2 મેટ્રિક્સ માટે જ સાચું છે બીજી વસ્તુ માટે જે બનશે તે માટે પ્રયત્ન કરશો નહીં પરંતુ 2 ગુણ્યા 2 મેટ્રિક્સ માટે ગણતરી કરવી સહેલી છે તેના બદલે ગણતરી કરતાં તેની વસ્તુ આગળ નહીં મળે આ એક સરળ સરળ પ્રક્રિયા છે બરાબર તો ચાલો હું તેને સમજાવું આમ જ મેં તેને આ જેવું બનાવ્યું છે અને છેવટે જો તમે જે કાંઈ પણ કહ્યું હતું તો મેં તે જ લખ્યું છે અહીં તે જ લખાયેલું છે ખરું આમ આ ડેલ્ટા છે તે જ વસ્તુ અહીં લખેલી છે આગળ તે દાખલો લેશે જે તેને હલ કરશે તે એક છે તે કોર્સમાં ઇલેક્ટ્રિકલ ફન્ડામેન્ટલ છે આમ સંખ્યાત્મક વિવિધ સંખ્યાઓના વિવિધ પ્રકારો હલ કરવા પડશે જેમ કે તમે જાણો છો કે વિચારો વધુ અથવા ઓછા વિચારો હશે સ્પષ્ટ હશે ખરું આમ આવી વસ્તુ માટે થોડી પ્રેક્ટિસ કરવી જરૂરી છે આમ વિવિધ પ્રકારની સમસ્યાઓ લેશે અને મને ફક્ત એક વાત કહી દઉં કે આ આ જે કંઇ પણ હું બનાવું છું તે સ્કેન કરેલી નકલ છે કે જે હું કંઇક માટે તૈયાર કરું છું બરાબર અને જો તમારી પાસે કોઈ હોય જો તમને કોઈ ભૂલ અથવા કોઈપણ ભૂલ મળી હોય તો કોઈ ગણતરીની ભૂલ અથવા કંઈપણ કૃપા કરીને મને જણાવો પછી હું મારી જાતને સુધારી શકું કારણ કે ત્યાં ઘણી સમસ્યાઓ છે સંભાવના છે કે ત્યાં ભૂલ હોઈ શકે છે ગણતરી અને અન્ય બાબતમાં હું આશા રાખું છું કે તે સાચું છે પરંતુ ક્યાંક કંઈક ખોટું થયું હશે તેવું પણ મને ખબર નથી પણ હું તમારી પાસેથી પ્રતિક્રિયા મેળવવા માંગુ છું ખરું આમ જો તમને કંઈપણ આવું હોય તો તમે ઇચ્છો છો ખરું તમને જે કંઇ પણ ખોટી ગણતરી લાગે છે અથવા પછી હું તેને સુધારીશ પરંતુ સમસ્યાઓની સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરશે મેં ઘણી જગ્યાએથી સમસ્યા એકત્રિત કરી છે અને તેને અહીં મૂકવાનો પ્રયાસ કરીશ તમારી પાસે હશે તેવું તમે પણ જાણો છો અમારા વિચારો અને અન્ય વસ્તુઓના વિચારો અને વિભાવનાઓ સમજાવું ખરું આમ પ્રથમ આમ એક સરળ ઉદાહરણ લો આમ તે નક્કી કરો કે તમે નોડ વોલ્ટેજ ને કહો તે આકૃતિ 2 2 માં એક સર્કિટ છે કારણ કે પ્રકરણ 2 આમ જ બીજા પ્રકરણને પછીના તબક્કામાં ચિહ્નિત કરે છે હું નથી કરતો પરંતુ ચાલો જોઈએ કે તમારે નોડ શોધવાનું છે વોલ્ટેજ તે એકમ સર્કિટ છે આમ ફક્ત આ એક નોડ 1 છે આ નોડ 2 છે બરાબર અને આ સંદર્ભ નોડ છે અને આ વોલ્ટેજ v 0 બરાબર 0 છે આમ આ ડેટમ નોડ છે તે નવી અસાઈનમેન્ટ અથવા પરીક્ષામાં તમને જે કંઇ મળે છે તે માર્ક થશે નહીં પરંતુ તમે જાણો છો કે તે v 0 છે બરાબર 0 છે તો આ મારો નોડ 1 છે આ મારો નોડ 2 છે આનો અર્થ એ કે આ મારો વોલ્ટેજ આ સંદર્ભ નોડ ના સંદર્ભમાં v 1 છે આ વોલ્ટેજ v 2 છે આ મારો સંદર્ભ નોડ છે અને શોધવા પડશે નોડ વોલ્ટ v તમારે v 1 મેળવવો પડશે બરાબર અને v 2 કેટલું બરાબર છે v 1 કેટલું બરાબર છે v 2 કેટલું છે બરાબર અને 2 કરંટ સ્ત્રોતો ત્યાં 2 5 અને 5 વિગતો છે મેં તેને આગામી આકૃતિમાં બનાવ્યું પરંતુ તે પહેલાં મેં તમને ફક્ત કહ્યું હતું કે આ વસ્તુ છે આમ આમ જો તે v 1 v 2 હોય તો પણ તે સર્કિટમાં ચિહ્નિત કરશે નહીં જો તમને પૂછવામાં આવે કે નોડ વોલ્ટેજ શું છે બરાબર પછી ધારેલું છે કે આ v 1 છે અને આ v 2 છે આમ ચાલો હું તેને સમજાવું આમ આ વિગતવાર સર્કિટ છે આમ આ આ સંદર્ભ નોડ છે આ સંદર્ભ નોડ છે બરાબર આ માર્કર o છે અને મેં તમને કહ્યું હતું કે v 0 બરાબર છે આ વોલ્ટેજ v 1 છે આ v 2 છે હવે કાર્ય નોડ 1 છે આ નોડ 1 છે અને આ નોડ 2 છે અહીં તમારે KCL લાગુ કરવું પડશે અને અહીં નોડ 2 પર તમારે KCL લાગુ કરવું પડશે આમ જો તમે આવું કરો તો આ 2 5 જુઓ આ કરંટ સ્રોત છે 2 5 એમ્પીયર સ્વતંત્ર કરંટ સ્રોત આ સ્વતંત્ર કરંટ સ્રોત પણ છે આ કરંટ દાખલ થઈ રહ્યો છે 2 5 એમ્પીયર દાખલ થઈ રહી છે આમ તે ઇનકમિંગ કરંટ છે તો બરાબર બરાબર i 2 i i અને i 2 ની બરાબર છે આ આ ટર્મિનલ નોડ 1 ને છોડે છે આ નોડ 1 ને છોડે છે આમ તે ખરેખર i 2 i 2 ની બરાબર છે બરાબર આમ આ તે ખરેખર નોડ 1 છે પરંતુ જ્યારે તમે નોડ 2 નોડ 2 પર આવો છો તો પછી શું થશે આ i 2 કરંટ ખરેખર આ નોડ માં પ્રવેશ કરવા માટે છે આમ આ કરંટ નોડ માં પ્રવેશ કરી રહ્યો છે આમ આ i 2 છે પછી આ 5 એમ્પીયર કરંટ પણ અહીં છે આ કરંટ સ્રોત છે આ 5 એમ્પીયર કરંટ પણ નોડ 2 માં પ્રવેશ કરે છે આમ તે i 2 5 હશે જો કે આ 2 ઇનકમિંગ કરંટ છે આ નોડ માં પ્રવેશ કરી રહ્યા છે અને આ 2 બિંદુની બરાબર છે જે 2 5 એમ્પીયર કરંટ છે આમ હું તેને અહીં ચિહ્નિત કરું છું જે ખરેખર નોડ છોડી રહ્યું છે કારણ કે દિશા તે આ રીતે આપવામાં આવી છે બરાબર 2 5 ની બરાબર છે અને બાજુ આ i 1 આ પણ i 1 છે આમ આ 2 સમીકરણ આ એક સમીકરણ છે i 2 5 બરાબર 2 5 i 1 છે અને આ બાજુ 2 5 છે આ ઇનકમિંગ કરંટ છે અને 2 છે કે શું i 2 i 2 આશા છે કે હું કાંઈ ચૂકી નથી કારણ કે ઘણા ટૂંકી સમસ્યાઓ ત્યાં ઘણી શાખાઓ છે આમ આ વ્યાખ્યાન દરમિયાન ત્યાં કોઈ સંભાવના છે કે હું ક્યારેક કંઈક ચૂકી પણ શકું છું આમ જો તક દ્વારા તે આ વ્યાખ્યાન દરમિયાન ચૂકી ગયું હોય તો તમે મને પણ જણાવશો કે આશા છે કે વસ્તુઓ હવે પછીનાં સમીકરણો છે આમ આ કેવી રીતે કરશે સમીકરણ અને આશા છે કે આ સમજી શકાય તેવું છે તો ચાલો હું તેને સમજાવું ખરું આમ તે નોડ 1 આમ તમને લખ્યું છે કે 2 5 બરાબરi 2 i 2 બરાબર i 2 અને i 2 સમીકરણો લખવા છે આમ અહીં મને ફરીથી દો મને આ વસ્તુ દો હું તેને ચિહ્નિત કરું છું આમ આ વોલ્ટેજ આને તમે કરો છો કે i 2 અને i 2 લખવાનું છે અને i 1 પણ છે આમ આ ફક્ત આને પકડી રાખો આ i 2 ખરેખર જો તમે સાચા છો i 2 આ વોલ્ટેજ v 1 છે આ વોલ્ટેજ v 2 છે તો તે v 1 v 2 ભાગ્યા 8 એ આ i 2 છે બરાબર આમ આ કરંટ 1ગુણ્યા 2 માં વહે છે આમ v 1 v 2 તેવી જ રીતે આ ડેટમ નોડ o છે આ સંદર્ભ વોલ્ટેજ 0 છે બરાબર આમ હું અહીં લખવા જેટલું બરાબર છે i 2 બરાબર આ છે b 1 by 4 ખરેખર b 1 0 by 4 જે b 1 by 4 છે કારણ કે આ 4 ઓમ અહીં અવરોધ કરે છે બરાબર આ v 1 v 0 છે પરંતુ v 0 એ 0 છે આમ v 1 0 by 4 આમ v 1 આ વસ્તુ અને પછી i 1 આમ i 1 હું અહીં લખી રહ્યો છું કે i 1 આ બરાબર છે ડેટમ નોડ સંદર્ભ 0 છે આમ તે અહીં વોલ્ટેજ છે v 2 આમ તે મૂળભૂત રીતે v 2 0 by 12 આમ તેનો અર્થ તે ખરેખર v 2 by 12 છે આ i 1 છે આમ i 2 તમને મળી ગયો છે i 2 તમને મળ્યો છે અને i 1 પણ તમારી પાસે છે આમ v 2 બાય આમ આ બધી બાબતો મૂકીશું તે KCL સમીકરણો પછી v 1 અને v 2 ની દ્રષ્ટિએ સમીકરણો મેળવશે આશા છે કે આ સમજી શકાય તેવું છે આમ તેને સમજાવું બરાબર આમ તેનો i 2 i 2 અહીં લખું છું ખરું આમ આ i 2 છે અને આ i 2 છે જે કંઈપણ સમજાવ્યું છે આમ સરળીકરણ પછી આ સમીકરણો મળશે v 1 v 2 બરાબર 20 એ જ રીતે બીજી બાબતે પણ આ સમીકરણ સમજૂતી સમયે પણ લખ્યું હતું અને v 1 v to 8 બરાબર છે અને i 1 બરાબર b 2 બાય 12 આ પણ તમે લખ્યું છે આમ પછી સરળીકરણ મળ્યું 2 v 1 5 v 2 બરાબર 60 હવે તમે જેને કહો છો તેને હલ કરો સમીકરણ 1 અને સમીકરણ 2 આ 2 પ્રશ્ન તમે હલ કરશો v 1 બરાબર 12 2 2 વોલ્ટ અને v 2 વોલ્ટની બરાબર છે બરાબર આમ આ જવાબ છે પરંતુ મને તેને થોડી વસ્તુઓ સમજાવા દો હું કહી શકું છું કે તમે કૃપા કરીને તેને અહીંથી ઉકેલી શકાય તેવી સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે તમે છો તે તમે શોધી કાઢી શકો છો કે કેટલી પાવર દ્વારા પૂરી પાડવામાં આવે છે આ કરંટ સ્રોત અને આ કરંટ સ્રોત આ તમારા માટે એક કવાયત છે કે કેમ કે તેઓ કેટલો પાવર સપ્લાય કરે છે બરાબર તે મુજબ તે શોધશે તે કદાચ તમે જાણો છો કે ત્યાં 2 કરંટ સ્રોત છે આ કરંટ સ્રોત દ્વારા આના દ્વારા કેટલું પાવર મળે છે તે તમારે નિરાકરણ લાવવાનું છે ખૂબ ખૂબ આભાર ફરી પાછા આવીશું